જ્યારે કોઈ સ્ટોરેજ બેટરી અથવા ઘટક વિશે વિચારે છે અલબત્ત બેટરીઓ સૌથી વધુ લોકપ્રિય અને સર્વવ્યાપક છે અને લગભગ તમામ ઇલેક્ટ્રોનિક સાધનો અને ઉર્જા સિસ્ટમોમાં જોવા મળે છે જ્યાં ઉર્જા સંગ્રહનો ઉપયોગ થાય છે જો કે મોટી ઉર્જા સંગ્રહ પ્રણાલીઓમાં ઉર્જા સિસ્ટમોમાં તમે જોશો કે લોકોએ સ્ટોરેજ માટે પણ અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે અન્ય લોકોએ ઊર્જા સંગ્રહિત કરવા અથવા બેટરી સિસ્ટમોના પ્રકારો સિવાય ઉર્જા બફર તરીકે કાર્ય કરી શકે તેવા સિસ્ટમો માટે શું ઉપયોગ કર્યો છે તે અંગે જાગૃત રહેવું સારું છે તેથી સામાન્ય રીતે પીવી સિસ્ટમના કિસ્સામાં અમારી પાસે આની જેમ પીવી પેનલ છે અને તે કેટલાક લોડ સાથે જોડાયેલ છે ઊર્જા પીવી પેનલથી લોડ તરફ વહી રહી છે જો કે આપણે જાણીએ છીએ કે વિવિધ ઇનસોલેશનને લીધે પીવી પેનલનું ઉર્જા આઉટપુટ દિવસ દરમિયાન અચળ નથી તે વધઘટ કરતી રહે છે ભિન્ન રહે છે અને તેથી લોડને પ્રાપ્ત થતી ઊર્જા વધઘટની ઉર્જા હોય છે અને તેથી આપણે આપણી પાસે અમુક પ્રકારની બફરિંગ મિકેનિઝમની જરૂર છે જ્યાં જ્યારે ઇન્સોલેશન ઊચું હોય છે ત્યારે ઉર્જા વધુ ઉર્જા ક્યાંક સંગ્રહિત કરી શકાય છે અને જ્યારે ઇન્સોલેશન ઓછું હોય છે ત્યારે બફરમાં સંગ્રહિત ઉર્જા પીવી પેનલને પૂરક બનાવશે અને તેને જોશે કે લોડને નિશ્ચિત રકમ મળે છે તેથી અમે આ બિંદુએ ઉર્જા બફરને જોડીએ છીએ તે બિંદુ કે જેના પર તે પીવી પેનલ સાથે પૂરક થઈ શકે છે તેથી સામાન્ય રીતે ઊર્જા બફર્સ પાસે અહીં એક ઇન્ટરફેસ બ્લોક હશે અને આ ઇન્ટરફેસ બબ્લોક વાસ્તવિક ઉર્જા સ્ટોરિંગ ડિવાઇસ સાથે કનેક્ટ થશે અને અમે તેને ઉર્જા બફર તરીકે જોઈશું અને આને પાવર ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવશે તેથી સામાન્ય રીતે આ પાવર ઇન્ટરફેસ બંને પાવર અને ઉર્જાને બંને દિશામાં હોવું જોઈએ તેથી તે ચાર્જ કરવા માટે સક્ષમ હોવું જોઈએ તેથી જ્યારે પણ ઊચી ઇન્સોલેશન પરિસ્થિતિઓ અને ઓછી લોડ શરતો દરમિયાન પીવી પેનલ દ્વારા વધુ ઊર્જા ઉપલબ્ધ હોય છે ત્યારે વધારે ઉર્જા પાવર ઇન્ટરફેસ દ્વારા બફરમાં વહેતી થાય છે અને તેને ચાર્જિંગ મોડ કહેવામાં આવે છે અને ડિસ્ચાર્જ મોડ દરમિયાન જ્યારે અહીં ઇન્સોલેશન ઓછું હોય તો લોડને નિયંત્રિત કરવામાં ઉર્જા પૂરતી હોતી નથી વધારાની ઉર્જા બફરમાંથી ડિસ્ચાર્જ કરવા માટે આવવી જોઈએ બફરને ડિસ્ચાર્જ કરવું જોઈએ અને પછી તે લોડ સુધી પહોંચાડવું જોઈએ જેથી તે પીવી પેનલ દ્વારા આવનારી ઉર્જાને પૂરક બનાવે જેથી લોડને તેની પાવર અને ઊર્જા મળે તેથી બેટરીના કિસ્સામાં અહીં ઊર્જા બફર એક બેટરી છે અને બેટરી માટે આને ઇન્ટરફેસ કરવા માટે અહીં તમારી પાસે ડીસી છે અને બેટરી પણ ડીસી છે ઇન્ટરફેસ ડીસી ડીસી કન્વર્ટર બંને દિશા માં ડીસી ડીસી કન્વર્ટર હશે તેથી આપણી પાસે અહીં બેટરી હશે અને તે બેટરી અથવા તો બળતણ સેલ હોઈ શકે છે તેથી ઊર્જા ખરેખર રાસાયણિક સ્વરૂપમાં સંગ્રહિત થાય છે તેથી તમારી પાસે ઈલેક્ટ્રીકલ ઉર્જા અહીં વધી જાય છે અને પછી ઈલેક્ટ્રીકલ ઉર્જા બેટરીની અંદર રાસાયણિક સ્વરૂપ સંગ્રહિત થાય છે અને પછી જ્યારે તમે ઉર્જા બહાર લાવવા માંગો છો જ્યારે તમે બેટરી ડીસ્ચાર્જ કરવા માંગો છો ત્યારે રાસાયણિક સંગ્રહિત ઉર્જા બેટરીની અંદર ઇલેક્ટ્રિકલમાં રૂપાંતરિત થાય છે અને ઈલેક્ટ્રીકલ ઉર્જા લોડમાં ડીસ્ચાર્જ થાય છે તે એક ઈલેક્ટ્રીકલ પાવર છે તેથી આ તે ઇલેક્ટ્રોકેમિકલ સ્ટોરેજ મિકેનિઝમ છે જેની સાથે આપણે પરિચિત છીએ જે આપણે જોયું છે ચાલો હવે આપણે કેટલીક અન્ય પદ્ધતિઓ જોઈએ જે સમાન પ્રકારની જેનરિક ટોપોલોજીનું પાલન કરે છે બીજી ઉર્જા સંગ્રહ પદ્ધતિને હાઇડ્રો પમ્પ કહેવામાં આવે છે અહીં પાણીને ઊંચાઇ સુધી પહોંચાડવા અને પોટેન્શિયલ ઊર્જા તરીકે સંગ્રહિત કરવા ઉર્જા સંગ્રહિત થાય છે તેથી ચાલો હું તમને હવે તે ઘટકો બતાવીશ જે સિસ્ટમમાં આવે છે અને પછી આપણે વિવિધ મોડ્સ જોશું કે ચાર્જિંગ મોડ અને ડીસ્ચાર્જીંગ મોડ આ એક મોટર છે અહીંની ઇલેક્ટ્રિક પાવર મોટરને ચલાવશે અને ઇલેક્ટ્રિક પાવરને યાંત્રિક પાવરમાં રૂપાંતરિત કરશે અને આ મોટર પંપ સાથે જોડાયેલ છે તેથી મેં હમણાં જ આ પંપને અહીં પેલ્ટોન પૈડા આધારિત પંપ સૂચવ્યો છે પરંતુ તે એપ્લિકેશનના આધારે સેન્ટ્રિફ્યુગલ પંપ અથવા રેસીપ્રોકેટિંગ કમ્પાઉન્ડ હોઈ શકે છે તેથી ચાલો આપણે કહીએ આ પંપ પાણીને ચડાવશે જે સમ્પ થી નીચે છે તેથી આ પાણી પંપમાં વહી જશે અને પછી પંપની બહાર અહીંથી ઓવર હેડ ટેકમાં વહી જશે તેથી આ પમ્પ દ્વારા જે થાય છે તે જમીનની નીચે સેમ્પથી પાણી લેવામાં આવે છે અને પછી પાણીને ઊંચકીને તેને ઓવર હેડ ટાંકીમાં મૂકવામાં આવે છે તેથી તે કૂવામાંથી પણ ખેંચી શકાય છે અને પછી જળાશયમાં મૂકી શકાય છે જે ઊચાઇએ છે તેથી સામાન્ય રીતે આપણે પાણીને ઉપાડવા અને તેને વધુ પોટેન્શિયલ પર મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી પાણી પોટેન્શિયલ ઊર્જાના સ્વરૂપમાં ઊર્જાને સંગ્રહિત કરે ચાલો હું બેઝ લેવલને ચિહ્નિત કરું કે જ્યાંથી પાણી ઉપાડવાનું છે અને મને H વેરિયેબલ એચ દ્વારા સૂચવે છે પછી જો ત્યાં પાણી હોય જે સક્શન પાઇપમાંથી અને ડિલિવરી પાઇપ દ્વારા એક ટાંકીમાં ઊચકી લેવામાં આવે છે mgh એ ઉર્જાની માત્રા છે જે આ પાણીમાં આપવામાં આવી છે તે પોટેન્શિયલ ઉર્જા તરીકે સંગ્રહિત થાય છે હવે આ પાણીનો mgh જથ્થો જે ઉપાડવામાં આવે છે અને સંગ્રહિત કરવામાં આવે છે તે આ પંપ માંથી આવી રહ્યો છે જે આ મોટરથી ચાલે છે અને આ મોટર આ ડીસી બસમાંથી ચલાવવામાં આવી રહી છે તે પીવી પેનલમાંથી ઊર્જા મેળવે છે તેથી પીવી પેનલની વધારાની ઊર્જા મોટરને ચલાવે છે અને તે પછી તે પંપ જે પાણી ઉપાડવા માટેના સાધન તરીકે કાર્ય કરે છે તેને પોટેન્શિયલ ઉર્જા આપે છે અને તેને અહીં mgh તરીકે સંગ્રહિત કરે છે અને આ મોડને ચાર્જિંગ મોડ કહેવામાં આવે છે આ મોડને ચાર્જિંગ મોડ કહેવામાં આવે છે હવે ચાલો બીજા મોડને પણ જોઈએ જ્યારે લોડને પાવરની જરૂર હોય અને પછી આપણે આ પદ્ધતિ દ્વારા ઊર્જાને લોડમાં ડિસ્ચાર્જ કરવાની જરૂર છે તે સમય દરમિયાન જ્યારે આપણે અહીં સંગ્રહિત ઉર્જા mgh ને ડીસ્ચાર્જ કરવાની જરૂર છે અમારે પેનસ્ટોક પેનસ્ટોક આની જેમ હોવું જરૂરી છે તેથી તમે વાલ્વ ખોલો આ વાલ્વ લોડની આવશ્યકતાને આધારે ઇલેક્ટ્રોનિક રીતે નિયંત્રિત કરી શકાય છે જ્યારે આપણે જ્યારે પીવી પેનલ દ્વારા વિતરિત પાવર ઓછો હોય ત્યારે લોડને સંચાલિત કરવો પડશે જે સમયે ઇલેક્ટ્રોનિક રીતે આપમેળે આ વાલ્વ સંચાલિત થાય છે અને છૂટી જાય છે અને પેનસ્ટોકમાંથી અને જેટના રૂપમાં પ્રવાહિત થશે તે આ પેલ્ટન પૈડા પર પડી જશે અને આ હવે ટર્બાઇનનું કામ કરશે અને આ ટર્બાઇન શાફ્ટને ફેરવશે આ મશીન આ જે મોટર છે અને આ મોટર હવે જનરેટર તરીકે કાર્ય કરશે અને બસમાં ઊર્જા પંપ કરશે અને ત્યાં લોડ થશે તેથી તમે આ ફેશનમાં લોડમાં અહીં ઊર્જા સંગ્રહિત કરી શકો છો આને ડિસ્ચાર્જિંગ મોડ કહેવામાં આવે છે તેથી આ પંપ હવે ડિસ્ચાર્જ મોડમાં વોટર ટર્બાઇનની જેમ વર્તે છે આ વોટર ટર્બાઇન જેવું કામ કરશે અને ડિસ્ચાર્જ મોડમાં મોટર હવે જનરેટરની જેમ વર્તે છે તેથી તે જનરેટ કરશે તે ડીસી જનરેટર છે જનરેટ કરે છે અને ડીસી બસમાં ઉર્જા મૂકે છે ચાર્જિંગ મોડ દરમિયાન મોટરમાં થોડું નુકસાન થશે પંપમાં અને ડિલિવરી હેડપરના સકસનને પણ થોડું નુકસાન થશે તેથી તમે જોશો કે લગભગ 85 કાર્યક્ષમતા એ વ્યવહારિક મૂલ્ય છે તેવી જ રીતે ફરીથી ડિસ્ચાર્જ પ્રક્રિયા દરમિયાન ટર્બાઇનમાં થોડું નુકસાન થશે અને ઊર્જાને ડી બસમાં પમ્પ કરતા પહેલા જનરેટરમાં થોડું નુકસાન થશે તેથી અન્ય 85 ટકા એક વ્યવહારિક મૂલ્ય હશે તેથી ઉર્જા બફર સિસ્ટમના ચાર્જ અને ડિસ્ચાર્જ ચક્રની એકંદર કાર્યક્ષમતા 0 85 સ્ક્વેર છે જે લગભગ 72 0 72 અથવા 72 જેટલી છે તેથી તમે જોયું કે બેટરી બફરના કિસ્સામાં પણ બેટરી ઇલેક્ટ્રોકેમિકલ સ્ટોરેજ સિસ્ટમની કાર્યક્ષમતા લગભગ 70 ટકા છે અહીં પણ તે લગભગ 70 ટકા છે બીજી ઉર્જા બફરિંગ મિકેનિઝમ એ સંકુચિત હવા સ્ટોરેજ મિકેનિઝમ છે અહીં ઊર્જા સંગ્રહિત થાય છે પીવી પેનલ દ્વારા અતિશય ઉર્જા વધારે દબાણના આધારે સંકુચિત હવામાં સંગ્રહિત કરવામાં આવે છે અહીં ફરીથી આપણે મોટરનો ઉપયોગ કરીશું જે ઈલેક્ટ્રીકલ ઉર્જાને શાફ્ટ પર યાંત્રિક ઉર્જામાં ફેરવે છે અને મોટરના શાફ્ટને હવા કમ્પ્રેસરથી જોડવામાં આવે છે તેથી હવા કમ્પ્રેસર આજુબાજુની હવા વાતાવરણીય હવા લે છે તેને સંકુચિત કરે છે અને નોન રીટર્ન વાલ્વ દ્વારા કન્ટેનરમાં મૂકે છે તેથી તે આ કન્ટેનરમાં સંકુચિત હવાને દબાણ કરશે અને કન્ટેનરની અંદરનું દબાણ સતત વોલ્યુમમાં વધતું રહે છે અને તમે દબાણને પી ગુણ્યા ક્યૂ ના રૂપમાં સંગ્રહિત કરો છો દબાણ ગુણ્યા સંશોધન કદ કરો તેથી આ રીતે તમે ઊર્જા લઈને આ કોમ્પ્રેસરને ચાર્જ કરી શકો છો પીવી પેનલમાંથી વધારાની ઊર્જા ઈલેક્ટ્રીકલ ઉર્જા તેને મોટર દ્વારા યાંત્રિકમાં અને યાંત્રિકમાંથી હાઇડ્રોલિક દબાણમાં રૂપાંતરિત કરે છે અને આ કન્ટેનરમાં દબાણ કરે છે અને આ ચાર્જિંગ પ્રક્રિયા અથવા ઉર્જા સંગ્રહ પ્રક્રિયા છે તેથી ઊર્જા દબાણના આધારે અને ડિસ્ચાર્જ કદ ક્યૂ દ્વારા સંગ્રહિત થાય છે અને ત્વરિત પાવર ડીસ્ચાર્જ દર દ્વારા નિયંત્રિત કરી શકાય છે તો પીક્યૂ ડોટ એ પાવર હશે પી ક્યૂ ડોટ એટલે કે પી ક્યૂ ડીક્યૂ ડીટી નોંધ લો કે ચાર્જિંગ મોડ દરમિયાન આ ઉપકરણ મોટર તરીકે ઈલેક્ટ્રીકલ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરે છે આ ઉપકરણ હવા કમ્પ્રેસરનું કાર્ય કરે છે જે યાંત્રિક ઉર્જાને હાઇડ્રોલિક ઉર્જામાં ફેરવે છે અને હવાના વધતા દબાણને કારણે ઊર્જાને સંગ્રહિત કરે છે લોડમાં સંગ્રહિત ઉર્જાને ડીસ્ચાર્જ કરવા માટે અમારે અહીં એક આઉટલેટ ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત વાલ્વ હોવું જરૂરી છે અને બહાર નીકળવાના ડીસ્ચાર્જ દરને નોઝલ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને સંયુક્ત હવામાં આ ઊર્જાને રૂપાંતરિત કરવા માટે હવા ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે અને યાંત્રિક ઉર્જા આ મશીન દ્વારા ઈલેક્ટ્રીકલ ઉર્જામાં રૂપાંતર કરે છે જે હવે જનરેટર તરીકે કાર્ય કરે છે તેથી તે ડીસ્ચાર્જ મોડ હશે આ ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત વાલ્વના માધ્યમથી અહીં સંકુચિત હવા એ હવા ટર્બાઇનનું સંચાલન કરશે અને હવા ટર્બાઇન હાઇડ્રોલિક ઉર્જાને યાંત્રિક ઉર્જામાં ફેરવે છે યાંત્રિક ઉર્જા જનરેટર દ્વારા ઈલેક્ટ્રીકલ ઉર્જામાં ફેરવાય છે અહીં પણ ચાર્જ કરતી વખતે ઉર્જાનું લોસ થાય છે ઉર્જાને હાઇડ્રોલિક સ્વરૂપમાં મૂકો લગભગ 85 કાર્યક્ષમતા છે મોટરમાં અને કમ્પ્રેસરમાં પણ લોસ છે અને ડિસ્ચાર્જ કરતી વખતે પણ લગભગ 85 કાર્યક્ષમતા હોય છે જ્યારે હાઇડ્રોલિક પ્રેશરને ઈલેક્ટ્રીકલ સ્વરૂપમાં રૂપાંતરિત કરતી વખતે હવા ટર્બાઇનમાં અને જનરેટરમાં પણ લોસ થશે તેથી અહીં એકંદર કાર્યક્ષમતા લગભગ 70 હશે બીજી સ્ટોરેજ મિકેનિઝમને ફ્લાયવિલ સ્ટોરેજ મિકેનિઝમ કહેવામાં આવે છે તે ઉર્જા બફરિંગ ઉર્જાને સંગ્રહિત કરવા માટે ખૂબ જ લોકપ્રિય પદ્ધતિ બની રહી છે સિદ્ધાંત ખૂબ જ સરળ છે તે ફ્લાયવીલની ગતિ ઉર્જાના આધારે ફોટોવોલ્ટેઇક પેનલથી વધારાનીની ઉર્જા સંગ્રહિત કરે છે જે ઝડપી ફરતી હોય છે તો ચાલો આપણે આના જેવા મોટરનો ઉપયોગ કરીએ જે ઈલેક્ટ્રીકલ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરે છે અને ઇલેક્ટ્રિક મોટરના શાફ્ટમાં ચાલો આપણે અમુક ચોક્કસ જડતાના ફ્લાયવિલ ને જોડીએ તેથી જ્યારે અમે ચાર્જ કરીએ છીએ તે પીવી પેનલની ઉર્જા મોટર દ્વારા યાંત્રિક શાફ્ટમાં જાય છે અને વધેલા પરિભ્રમણના આધારે અહીં સ્ટોર કરે છે ફ્લાયવિલ ગતિઊર્જા વધારે છે અને તમે જોશો કે રોટેશનલ ખૂણામાં વધારો કરીને તેનો ચાર્જ લેવામાં આવે છે ગતિ અને ત્યારબાદ ફ્લાયવિલમાં સંગ્રહિત ઊર્જાને ડીસ્ચાર્જ કરતી વખતે ફ્લાયવિલમાં સંગ્રહિત રહેલી ઊર્જા હવે આ મશીન પર આપવામાં આવે છે જે જનરેટર તરીકે કાર્ય કરશે અને તેને લોડમાં મૂકે છે તેથી ફ્લાયવીલમાં જડતા J અને રોટેશનલ ગતિ ઓમેગા રેડિયન પ્રતિ સેકંડમાં હોય છે ત્યારબાદ ફ્લાયવીલની અંદર રહેલી ઉર્જા ½J ω2 દ્વારા આપવામાં આવે છે તેથી જો મોટર શાફ્ટની ગતિ વધશે તો ફ્લાયવિલ ગતિ પણ વધશે અને ત્યાં તેની ગતિપાવર ω2 તફાવત ω2 વધશે અને તે જ રીતે ફ્લાયવિલની અંદર ઉર્જા સંગ્રહિત થાય છે અને જ્યારે તમે ½J ω2 લોડમાં ડિસ્ચાર્જ કરવા માંગો છો ત્યારે ફ્લાયવીલની ગતિ ઓછી થશે અને તે ઉર્જા મોટરમાં છોડશે જે તેને લોડમાં મુક્ત કરશે તેથી ફ્લાયવીલ સ્ટોરેજ મિકેનિઝમ આ રીતે કાર્ય કરે છે અને અહીં તમે ફરીથી જોશો કે મોટરની કાર્યક્ષમતા ચિત્રમાં આવે છે તેથી આની 80 ટકાની આસપાસ કાર્યક્ષમતા હશે તેથી આ સિસ્ટમ તે ક્રમમાં એકંદર કાર્યક્ષમતાને મંજૂરી આપે છે કારણ કે તે ફક્ત એક ઘટક છે જે અહીંના ચિત્રમાં આવશે જે મોટર છે અને સીધી મોટરના શાફ્ટ પર ફ્લાયવિલ નિશ્ચિત છે જેથી તમે આ સિસ્ટમમાં લગભગ 80 જેટલી વ્યવહારિક કાર્યક્ષમતાની અપેક્ષા કરી શકો